બધાને નમસ્તે એનપીટીઇએલ દ્વારા પ્રદાન થયેલ એન્જીનિયરિંગ ડ્રોઇંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા ઓનલાઇન લેક્ચરમાં તમારું સ્વાગત છે આજના ક્લાસમાં આપણે 3D ભૂમિતિઓ બનાવવા માટે કેટલાક સોલિડવર્ક આદેશોનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખીશું આજના ક્લાસમાં મુખ્યત્વે આપણે સિલિન્ડર એક નળી અને હર્થ બનાવીશું તમે સોલિડવર્કનો ઉપયોગ કરીને આ વસ્તુઓ કેવી રીતે બનાવશો તે પછી આપણે એસેમ્બલી ડ્રોઇંગ સાથે જઈશું જેનું નામ શાફ્ટ અને ડિસ્ક ગોઠવણ છે અને બીજું એક ચોરસ છિદ્રમાં લંબચોરસ બાર છે આ વસ્તુઓ કેવી રીતે એસેમ્બલ કરવી તે આપણે જોઈશું તેથી અમારા સોલિડવર્ક્સ પર ડબલ ક્લિક કર્યા પછી એક નવું પાર્ટ ડ્રોઇંગ ખોલીને આપણી પાસે આ સફેદ કોરી સ્ક્રીન હશે આમાં આપણે ત્રિ પરિમાણીય સિલિન્ડર બનાવવા માટે રીવોલ્વ આદેશનો ઉપયોગ કરીએ છીએ પ્રથમ તે છે કે આપણે હંમેશાં ફ્રન્ટ પ્લેન ટોપ પ્લેન અથવા જમણું પ્લેનથી શરૂ કરીએ છીએ તેથી ફ્રન્ટ પ્લેન ક્લિક્સ આપણે ફ્રન્ટ પ્લેનથી નોર્મલ જઈએ છીએ સિલિન્ડર આપણે બનાવવા માંગીએ છીએ તેથી સ્કેચ મોડમાં વર્તુળમાં જાઓ અમુક બિંદુ લોકેટ કરો અને તેના ત્રિજ્યાને બદલો 25 એકમોમાં એક્સટ્રુડ બોસનાં ફીચર્સ પર જાઓ 50 યુનિટ પર જાઓ OK ક્લિક કરો અને પછી OK ક્લિક કરો એક્સ્ટ્રુડ બોસ બેઝનો ઉપયોગ કરીને સિલિન્ડર બનાવવાની આ એક રીત છે કોઈ રિવોલ્વ આદેશનો ઉપયોગ કરીને પણ રચના કરી શકે છે ઉદાહરણ તરીકે જો આપણી પાસે કેન્દ્ર રેખા છે જો હું એક લંબચોરસ બનાવી શકું છું તો તે લંબચોરસને 360 ડિગ્રી ફેરવીને પણ આપણે સિલિન્ડર બનાવવાની સ્થિતિમાં હોઈશું અને તે તે જ વસ્તુ છે જે આપણે જોઈશું તેથી નવું પાર્ટ પછી OK ફ્રન્ટ પ્લેન પર જાઓ તેનાથી નોર્મલ સ્કેચ મોડમાં સૌ પ્રથમ સેન્ટર લાઈન દોરો એકવાર તે થઈ જાય પછી આપણે એક સિલિન્ડર ફેરવીશું તેથી તે હેતુ માટે હું કદાચ સ્માર્ટ ડાયમેન્શનનો ઉપયોગ કરીને એક લાઈન દોરી રહ્યો છું જેથી મારો ત્રિજ્યા પર વધુ સારો નિયંત્રણ હશે 25 એકમ હું દોરીશ પછી તેને ત્યાંથી ત્યાં લંબાવો સ્માર્ટ પરિમાણોનો ઉપયોગ કરો તેને 75 એકમો બનાવો પછી ફરીથી એક લીટી બનાવો ત્યાં જશે તેથી રીવોલ આદેશો માટે આપણે હંમેશા બંધ ઑબ્જેક્ટ ની જરૂર રહેશે તેથી એકવાર તે થઈ જાય કંટ્રોલ બટનનો ઉપયોગ કરો તે લીટીને પકડી રાખો એ જ રીતે બીજી લાઇનને ક્લિક કરો કંટ્રોલ બટનને રાખી કંટ્રોલ હોલ્ડ અને લાઇન હવે ફીચર પર જાઓ રીવોલ્વીંગ આ અક્ષની આજુબાજુ બોસ બેઝની આસપાસ આપણને જે આપમેળે લાઇન 1 તરીકે પસંદ થયેલ છે તે જોઈશે કારણ કે આપણે બનાવેલ પહેલી લાઈન તે સેન્ટર લાઇન છે તેથી તે આપમેળે પસંદ થયેલ છે જો તે કિસ્સો ન હોય તો આપણે તે લાઈનને ક્લિક કરીએ ત્યારે તે ત્યાં પસંદ કરવામાં આવશે પછી OK ક્લિક કરો સિલિન્ડર બનાવવાની આ બીજી રીત છે હવે આ રીવોલ્વનો ઉપયોગ કરીને આપણે એક્સિસ સીમેટ્રિક ભૂમિતિઓ બનાવી શકીએ છીએ ચાલો આપણે તેને આ રીતે શરૂ કરીએ હવે નવું પાર્ટ OK ક્લિક કરો હવે ફ્રન્ટ પ્લેન પર જાઓ હવે આપણે એક્સિસ સીમેટ્રિક ઑબ્જેક્ટ લાઇન બનાવીશું પહેલા સેન્ટર લાઈન આ હંમેશાં પહેલી લાઇન હોય છે બરાબર હવે બીજી લાઇન બનાવો કારણ કે આપણે હોલો સિલિન્ડર ટ્યુબ બનાવવું છે તેથી આપણે બનાવેલ સેન્ટર લાઈન અને લંબચોરસ પેચ હવે કંટ્રોલ બટન વાપરો ક્લિક કરો આ પણ પસંદ કરો હવે ફિચર પર જાઓ રીવોલ્વ બોસ બેઝને ક્લિક કરો તે કેન્દ્રની લાઇનની ઉપર હવે OK ક્લિક કરો તેથી આપણી પાસે તે હોલો સિલિન્ડર છે જો આપણે સ્ટેપ્ડ સિલિન્ડરમાં રુચિ ધરાવીએ તો આપણે શું કરવાનું છે જો તમને ભૂમિતિ સેવ કરવામાં રસ નથી તો સેવ કરો નહીં OK ક્લિક કરો સેવ કરો નહીં હવે એક નવું ખોલો આપણે રીવોલ્વનો ઉપયોગ કરીને સ્ટેપ્ડ સિલિન્ડર બનાવવા માંગીએ છીએ તો પાર્ટ ક્લિક કરો ઠીક છે સ્કેચ પર જાઓ પ્રથમ પગલું હંમેશા ફ્રન્ટ પ્લેનમાં સેન્ટર લાઈન હોય છે એને નોર્મલ થી ડ્રો એ એક સ્ટેપ્ડ સિલિન્ડર છે જેનો અર્થ છે કે આપણે નીચે લાઇન બનાવીએ છીએ ત્યાંથી ફરીથી નીચે જાય છે OK ક્લિક કરો પછી ત્યાંથી આમાં જોડાઓ તેથી આ સમગ્ર ઓબ્જેક્ટ થઈ ગયું છે હવે ફીચર પર જાઓ રીવોલ્વ બોસ બેઝ તે આ કેન્દ્રની આસપાસ ફરે છે જે તે વસ્તુ છે જે આપણે રીવોલ્યુશન ની એક્સિસને આ લાઇન તરીકે જોઈ શકીએ છીએ જો આપણને આશરે 360 ડિગ્રીમાં રસ છે તો આપણે 360 ડિગ્રી સાથે જઈશું હવે આપણને ફક્ત 270 ડિગ્રીનો રસ છે આપણે 270 ક્લિક કરીએ બરાબર પછી OK ક્લિક કરો કારણ કે તે 270 ડિગ્રી છે તેથી જ્યારે આપણે ફેરવીએ છીએ ત્યારે આપણે આ ઓબ્જેક્ટ જોશું ચાલો હવે આઇસોમેટ્રિક વ્યુ જોઈએ આઇસોમેટ્રિક વ્યૂની કલ્પના કરવા માટે આપણે શું કરવાનું છે અહીં જાઓ તે ક્લિક કરો ડાયમેટ્રિક વ્યૂ ત્રિમેટ્રિક વ્યૂ જેવા કોઈપણ અન્ય વ્યૂ તે તે રીતે હશે હવે જો આપણે જુદા જુદા ઓર્થોગ્રાફિક વ્યૂ જોવામાં રુચિ ધરાવીએ છીએ તો અહીં આપણી પાસે જુદી જુદી વસ્તુઓ છે જેમ કે એક વ્યૂ બે વ્યૂ આડા બે વ્યૂ ઊભા અને ચાર વ્યૂ ચાલો આ ચાર વ્યૂને ક્લિક કરીએ આપણે જે જોઈ શકીએ છીએ તે અહીં ફ્રન્ટ વ્યુ છે અહીં ટોપ વ્યુ ડાબી બાજુથી જમણી બાજુથી ડાબી બાજુ જો તમે ડાબી બાજુ વ્યુ જોઈ રહ્યા છો તો આપણે શું જોઈએ છીએ ત્યાં અને ત્રિકોણીય વ્યુ જેવું કંઈક છે તેથી એક સમયે બધા ચિત્રો આપણે જુદા જુદા વ્યુ મેળવી શકીએ છીએ હવે જો આપણે પાછા જવા માંગતા હોય તો આપણે શું કરવાનું છે ત્યાં જાઓ અને સિંગલ પર ક્લિક કરો તે સિંગલમાં પણ આપણને આઇસોમેટ્રિક વ્યૂમાં વધુ રસ છે પછી તે ક્લિક કરો આ તે રીત છે કે જેનાથી આપણે રિવોલ્વડ વસ્તુ બનાવીશું હવે સ્ટેપ્ડ હોલો સિલિન્ડર જો આપણે બનાવવા જઈ રહ્યા છીએ તો તેના માટે ની પદ્ધતિ એક નવી ફાઈલમાં જાવ પાર્ટ OK હવે ફ્રન્ટ પ્લેનમાં એક સેન્ટર સ્કેચ કરો ત્યાં જાઓ હવે સેન્ટર લાઇન પર ક્લિક કરો તે હોલો હોવું જોઈએ તો હું આ એક ક્લિક કરીશ હું સંપૂર્ણ સ્કેચ નહીં બનાવી શકું પરંતુ શું થાય છે તે જોવા માટે આપણે ફક્ત એક લાઈન બનાવીશું તેથી તે સંપૂર્ણ સ્કેચ નથી મેં ફક્ત લાઇનો બનાવી છે બંધ નથી હવે હું શું કરીશ હું આ આખું પસંદ કરીશ ફીચર પર જઈશ બોસ બેઝને રીવોલ્વ કરવાનો પ્રયત્ન કરો પછી તે કહે છે કારણ કે તે બંધ સ્કેચ નથી સ્કેચ હાલમાં ખુલ્લું છે નોન થીન રીવોલ્યુશન ફીચર માટે બંધ સ્કેચની જરૂર છે જો તમે સોલિડ વિઝયુલાઈઝેશન આપવા માંગો છો અને તેથી વધુ તમારે જાડાઈ આપવી પડશે તમે આપમેળે બંધ થવા માટે સ્કેચ કરવા માંગો છો ચાલો પ્રયત્ન કરીએ કે શું થશે જો હું હા પર ક્લિક કરું તો સેલ્ફ ઇન્ટરસેક્ટિંગ બનાવ્યા વિના પ્રોફાઇલ બંધ ન થઈ શકે બરાબર પછી તે ઓટોમેટીક ડાયમેન્શન લે છે જ્યાં 10 મીમી તમે તેને કંઈક 0 5 મીમી પણ આપી શકો છો એક ખૂબ જ પાતળો શેલ શૂની જેમ કંઈક બનાવવાની સ્થિતિમાં હશે તેથી જો તમે કોઈ બંધ એન્ટિટીઝ આપી રહ્યાં નથી તો તે આ બેક એન્ડ પ્રોગ્રામનો પ્રયત્ન કરીને અમુક ડાયમેન્શન આપમેળે ધારે છે કે આના નિર્માણનો પ્રયાસ કરે છે તેથી આ પ્રકારના નળી જ્યાં અન્ય ડાયમેન્શનની તુલનામાં જાડાઈ ખૂબ ઓછી હોય છે તે પણ શક્ય છે તેથી જો તમે આને કંઈક હોલોકેન પાણીની કેન જેવી વસ્તુ બંધ કરવા માંગતા હોવ તો આપણે આ વર્તુળ પસંદ કરવાનું છે તેના પર ફરીથી ભાગને એક્સ્ટ્રુડ કરો અને તેને ભરો તો ચાલો આપણે તેનો પ્રયાસ કરીએ તો ચાલો આપણે ટોપ પ્લેનમાં જઈએ ખાસ કરીને આ પ્લેનને નોર્મલ ચાલો આપણે ત્યાં જઈએ હવે સ્કેચ પર જાઓ આપણે કાળજીપૂર્વક આ વસ્તુ પસંદ કરવી પડશે બરાબર હવે આપણે એક વર્તુળ દોરીએ છીએ ચાલો હવે તે જ ડાયમેન્શન જોઈએ એકવાર તે થઈ જાય પછી આપણે એક્સ્ટ્રુડ બોસ બેઝ સાથે જઈશું જુઓ કે આપણને કઈ દિશામાં ગમશે તેથી તે વિપરીત દિશામાં હોવી જોઈએ વિપરીત દિશામાં અને આપણને બંધ ઓબ્જેક્ટ જેવું ગમશે કંઈક 50 મીમી જેવું કદાચ 70 મીમી જેવું કંઈક OK ક્લિક કરો તેથી સોલિડ ઓબ્જેક્ટ ભરી દેવાશે હવે જો હું માત્ર હોલો કેન બનાવવા માંગું છું તો આપણે શું કરવાનું છે પહેલા એક વર્તુળ બનાવો જે જાડાઈના ચોક્કસ સ્તર સુધી નળાકાર ભાગ જેવું કંઈક આપે છે તે પછી એક લંબચોરસ બનાવો અને તેને ફેરવો ચાલો તે બીજા ઉદાહરણ સાથે કરીએ તેથી આપણે શું કરવા જઈ રહ્યા છીએ તે સિલિન્ડર કરીએ છીએ જો આપણે સ્ટેપ્ડ કેન કેનની શૈલીમાં બનાવવું હોય ચાલો તે સ્કેચ અજમાવીએ ફ્રન્ટ પ્લેનમાં તેને નોર્મલ એક સેન્ટર લાઇન આપણે કેન શૈલીની વસ્તુ રાખવી પસંદ કરીએ છીએ તેથી આપણે શું કરીશું તે ચોક્કસ મોંમાંથી ક્યાંક એક લાઇન પસંદ કરીશું તે ત્યાં છેડે નીચે જાય છે હવે તે બંધ નથી તેથી કંટ્રોલ કરો આને પસંદ કરો આને આને અને આ પણ ફીચર પર જાઓ બોસ બેઝ રિવોલ્વ કરો કારણ કે જાડાઈ જેનો આપણે ઉલ્લેખ કર્યો નથી તે બંધ નથી 360 ડિગ્રી ઓહ કંઈક ખોટું થયું છે ફ્રન્ટ પ્લેન પર જાઓ હવે એક નાની જાડાઈ આપણને તે આપવા દે છે આ કિસ્સામાં ઓફસેટ એ સાથે જવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે તેથી હવે તે એક સંપૂર્ણ છે આને પસંદ કરો ફીચર પર જાઓ બોસ બેઝને રિવોલ્વ કરો OK ક્લિક કરો તેથી જો તમે બીજી બાજુ જોઈ રહ્યાં છો તો તે બંધ છે અંદરથી તે હોલો છે હવે આ આખા કેનનો કટ સેક્શનલ વ્યૂ જોઈએ તમે કટ સેક્શનલ વ્યૂ જુઓ છો એક હોલો કેન આ રીતે તમે ઓબ્જેક્ટ્સ બનાવશો જો હું કન્વર્ઝિંગ ડાયવર્જિંગ નોઝલ બનાવવા માંગું છું સામાન્ય રીતે એન્જિનિયરિંગમાં આપણે નોઝલ જોઈએ છે આ નોઝલ હંમેશાં એક સ્થાનથી બીજા સ્થાને જતા પ્રવાહને પ્રવેગ આપે છે જો તમે ગતિ વધારવા માંગતા હો તો તમે આ નોઝલનો ઉપયોગ કરો છો તેથી રફ સ્કેચ કેવી રીતે બનાવવું આપણે તે જોવા જઈશું નોઝલ એક વિશેષ પ્રકારનાં કાર્યાત્મક રિલેશન ધરાવે છે તેઓ કન્વર્ઝિંગ હોઈ શકે છે તેઓ ડાયવર્જિંગ હોઈ શકે છે તે બંને કન્વર્ઝિંગ ડાયવર્જીંગ પ્રકારના નોઝલ હોઈ શકે છે જો તમે રોકેટ એન્જિન જોતા હોય પાછળના ભાગમાં જ્યાંરે પણ એક્ઝોસ્ટ વાયુઓ બહાર આવી રહ્યા હોય આ પ્રકારની વસ્તુ ને આપણે નોઝલ્સ કહીએ છીએ અને તેમાંથી એક આ નોઝલ બનાવવા માટેનો એક સરળ રસ્તો તે છે કે સૌ પ્રથમ સેન્ટર લાઇન દોરો પછી એક સ્પ્લિનનો ઉપયોગ કરો સૌથી સહેલું બાંધકામ એ છે કે જે આપણે કરવા જઈ રહ્યા છીએ તે ભાગ કન્વર્ઝ થઈ રહ્યો છે અને તે ભાગ ડાયવર્જ થઈ રહ્યો છે તેથી આ હું તેની આસપાસ હોલો ગેપ સાથે ફેરવવા માંગું છું તેથી તે હેતુ માટે જો આપણે કોઈ હોલો ગેપ રાખવા માંગતા હો તો મારે શું કરવાનું છે આ પસંદ કરો પ્રથમ આ દિશામાં નહીં પણ વિપરીત દિશામાં ઓફસેટ બનાવો અમને તે જાડાઈની જરૂર નથી કદાચ 1 મીમી જાડાઈ સારી છે ટ્યુબની જેમ પછી OK ક્લિક કરો હવે આ ભાગને ઝૂમ કરો લાઇનો ઉમેરો સંભવત આપણે ત્યાંથી ત્યાં સુધી એક ખૂબ ઉભી લાઈન રાખવા માગીએ છીએ એ જ રીતે આ ભાગને ઝૂમ કરો ત્યાંથી ત્યાં બાયલાઈન્સ જોડો હવે અમારી પાસે સંપૂર્ણ બંધ ચિત્ર છે હવે એસ્કેપ દબાવો આ સંપૂર્ણ વસ્તુ પસંદ કરો ફીચર પર જાઓ તેની આસપાસ રિવોલ્વ કરો આપણી પાસે આ વિશેષ આકાર છે ઇજનેરી ડિઝાઇન અને નંબરોના આધારે તકનીકી ચિત્ર દોરવાનું હોય છે ચાલો આ નોઝલના જુદા જુદા વ્યૂ જોઈએ તેથી તે હેતુ માટે આપણે સૌ પ્રથમ જે કરવાનું છે તે છે તેને આઇસોમેટ્રિક વ્યૂમાં રાખવું પછી ત્યાં જાઓ અને આ જુદા જુદા વ્યૂ જુઓ તેથી ફ્રન્ટ વ્યૂ ટોપ વ્યૂ સાઇડ વ્યૂ અને આઇસોમેટ્રિક વ્યૂ જેવું કંઈક અમને મળશે હવે આપણે એસેમ્બલી ડ્રોઇંગ સાથે જઈશું તેથી ઉદાહરણ તરીકે જો આપણે પહેલા એસેમ્બલી ડ્રોઇંગ કરવાનું હોય તો આપણે જે કરવાનું છે તે છે વિવિધ ભાગો બનાવો અને પછી તેમાં એક સાથે જોડો ઉદાહરણ તરીકે મારી પાસે સિલિન્ડરની જેમ કંઈક છે જેના પર ગોળ ડિસ્ક છે હું તેને માઉન્ટ કરવા માંગુ છું અને તે એક છેડેથી ફિક્સ હોવી જોઈએ તે કેવી રીતે કરવું તેથી તે હેતુ માટે આપણે જે કરીએ છીએ તે હંમેશની જેમ પહેલા આપણે જુદા જુદા ભાગો બનાવવાના છે એક સિલિન્ડર શાફ્ટ છે બીજો એક ગોળ ડિસ્ક છે અને આપણે તેમને જોડવા માગીએ છીએ તેથી તે કરવા માટે પ્રથમ એક સ્કેચ કરવું છે ફ્રન્ટલ પ્લેન સિલિન્ડર બનાવો પ્રથમ આપણે એક વર્તુળ બનાવીશું આ વર્તુળનું ડાયમેંશન 20 મીમી વ્યાસ હોવું જોઈએ ફિચર પર જાઓ બોસ બેઝને એક્સ્ટ્રુડ કરો તે કેટલાક 100 મીમી અથવા 100 એકમો હોઈ શકે છે પછી OK ક્લિક કરો તેથી આપણી પાસે આ સિલિન્ડર છે હવે આપણે શું કરવું છે તે આને એક ઓબ્જેક્ટ તરીકે સેવ કરવાનું છે તેથી ત્યાં સેવ એસ માં જાવ પાર્ટ 1 તરીકે કંઈક આપો સેવ કરો તેથી સિલિન્ડર થઈ ગયું છે હવે એક નવું ખોલો ફરીથી પાર્ટ ડ્રોઈંગ OK ક્લિક કરો ફ્રન્ટલ પ્લેન પર જાઓ આપણને એક ગોળ ડિસ્ક જોઈશે તો વર્તુળ ત્યાં જાવ બનાવો આ ગોળીય ડિસ્ક તે છે જે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તે સિલિન્ડર પર માઉન્ટ કરવા જઈ રહ્યું છે આ સિલિન્ડરનો બહારનો વ્યાસ 20 મીમી છે તે કિસ્સામાં આપણી ડિસ્ક તે છે જે આપણે અંદરના ભાગમાં બનાવવા જઈ રહ્યા છીએ જે 20 મીમી જેટલી હોવી જોઈએ તેથી ચાલો આપણે સ્માર્ટ ડાયમેન્શન પર જઈએ આ એક પસંદ કરો અંદર 20 મીમી જેટલી હોવી જોઈએ પરંતુ તે એક ગોળ ડિસ્ક છે તેથી ગોળ ડિસ્કનો અર્થ એ છે કે આપણે ફરીથી એક વર્તુળ પસંદ કરીએ ત્યાં જઇએ કદાચ તે સ્માર્ટ ડાયમેન્શનના 45 યુનિટ હોઈ શકે છે થઈ ગયું હવે આપણે એક ગોળ ડિસ્ક બનાવવા માંગીએ છીએ તેથી ફિચર પર જાઓ કંટ્રોલ ઓબ્જેક્ટ દ્વારા આ બે વસ્તુઓ પસંદ કરો એક્સટ્રુડ બોસ બેઝ પર જાઓ અમારી પાસે સિલિન્ડ્રિકલ ડિસ્ક છે થઈ ગયું હવે તેને આ રીતે સેવ કરો તે જ સ્થાન પર પાર્ટ 1b તરીકે સેવ કરો તેથી આપણે બે પાર્ટ બનાવ્યા છે આપણે શું કરવાનું છે હવે આપણે આ બે પાર્ટ બનાવવા માંગીએ છીએ જેથી એક જ એસેમ્બલી મળે તે હેતુ માટે આપણે શું કરવાનું છે આ નવા પેજને ક્લિક કરો હવે એસેમ્બલી માટે જાઓ કારણ કે આપણે પાર્ટ બનાવેલા જ છે હવે આપણે એસેમ્બલી બનાવવા જઈશું OK ક્લિક કરો હવે જ્યારે તમે તે કરો તે કાં તો આપમેળે પાર્ટ પસંદ કરશે જે આપણે નિયત ડિરેક્ટરીમાં બનાવેલા છે નહિંતર આપણે બ્રાઉઝ પર ક્લિક કરવું પડશે તે પાર્ટ પસંદ કરવા પડશે જેમ આપણને રસ છે પાર્ટ 1 કંટ્રોલ પાર્ટ 2 ખોલો પછી તે આપમેળે બતાવશે હવે તેમને ક્લિક 1 કરીને છોડી દો તે જ રીતે ક્લિક 2 કરીને તેમને છોડી દો તેથી બંને પાર્ટ એક જ એસેમ્બલી ડ્રોઇંગમાં એકસાથે લાવવામાં આવે છે હવે આ એક તેના પર માઉન્ટ કરવું પડશે તે હેતુ માટે આપણે શું કરવાનું છે આ બે વસ્તુઓ તમે ઇચ્છો તે ઇચ્છિત સ્થાને ખસેડી શકો છો પરંતુ આ સિલિન્ડર પર નિશ્ચિત નથી તેઓ મુક્તપણે ખસી રહ્યા છે એસેમ્બલી ડ્રોઇંગ માટે આપણે શું કરવું છે તે આ ઓબ્જેક્ટ્સને મેટ કરવું છે તે હેતુ માટે આપણે શું કરવાનું છે મેટ આદેશ જેવું કંઈક છે આને ક્લિક કરો હવે આ સપાટી અને આંતરિક સપાટી તેઓ એકબીજાને મળવાના છે તે હેતુ માટે આપણે શું કરવાનું છે અહીં તમે કોનસેન્ટ્રિક મેટ જોઈ શકો છો તો તે ક્લિક કરો અને OK એકવાર તમે પૂર્ણ કરી લો પછી આ ઓબ્જેક્ટ ફક્ત તેના કોનસેન્ટ્રિક રૂપે ખસી શકે છે પરંતુ તમે આ ગોળ ડિસ્કને આ દિશામાં આને પેરેલલ ખસેડી શકતા નથી તેથી જો તમે તે ખસેડવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો પણ તે ફક્ત કોનસેન્ટ્રિક રૂપે ખસે છે તે ક્યાંય જઇ શકતો નથી હવે અમે આ સંપૂર્ણ વસ્તુને ફીક્સ કરવા માંગીએ છીએ તેને અહીંથી એક છેડા સાથે લોક કરો ઉદાહરણ તરીકે હું તેને આ છેડા સુધી રાખવા માંગું છું તે કરવા માટે આપણે શું કરવાનું છે OK ક્લિક કર્યા પછી હવે ફરીથી મેટ ક્લિક કરો આદેશ સપાટીમાંથી એક પસંદ કરે છે તેથી તે હેતુ માટે આપણે આને ફેરવી શકીએ છીએ આ સપાટીને અને આ સપાટીને કંટ્રોલ આ કંટ્રોલ દબાવી રાખીને ચાલો ફરી એક વાર કરીએ તો આ ઓબ્જેક્ટ છે હવે આ સપાટી જે પણ આ વર્તુળાકાર ડિસ્ક પર છે અને આ સપાટી એક સાથે હોવી જોઈએ તે કરવા માટે આપણે મેટને ક્લિક કરવું પડશે આ સપાટી પસંદ કરો એકવાર તમે સપાટી પસંદ કરો તે પ્રકાશિત થશે પછી આ સપાટી પર જાઓ ક્લિક કરો આ બંને એકબીજાને મળે છે તેથી એકવાર આ મળી ગયા પછી OK ક્લિક કરો હવે તમારી પાસે તે ઓબ્જેક્ટ છે હવે જો તમે તેને ખસેડવા માંગતા હો તો પણ તે તે ઓબ્જેક્ટ બહાર નહીં આવે હવે જો તમે OK ક્લિક કરો તો તે એસેમ્બલ થશે તેથી હું તેને ખસેડી શકતો નથી હવે હું તેને અહીં લોક કરવા માંગતો નથી પરંતુ હું તેને બીજી બાજુ લોક કરવા માંગું છું તે હેતુ માટે આપણે શું કરવાનું છે ચાલો તે માટે તે ફરીથી કરીએ સૌ પ્રથમ હું તેને અનડુ કરું છું જેથી આ ઓબ્જેક્ટ સરળતાથી ખસેડી શકાય હું શું કરવા માંગુ છું તે આ સપાટી અને આ સપાટી એકદમ મળવી જોઈએ છે તે હેતુ માટે આપણે શું કરવાનું છે સપાટી પર OK ક્લિક કરો ચાલો અનડુ કરીએ તેથી મેટને ક્લિક કરો તે સપાટી પસંદ કરો કંટ્રોલ આ સપાટી પસંદ કરો પછી OK આ રીતે આપણે તે ઓબ્જેક્ટ બનાવી શકીએ હવે આપણે અહીં એક વધુ ડિસ્ક રાખવા માગીએ છીએ આપણે એક બીજી વસ્તુ બનાવવાની જરૂર નથી તે હેતુ માટે આપણે શું કરી શકીએ છીએ આપણે ફરીથી એક બીજો ભાગ દાખલ કરી શકીએ છીએ જે પાર્ટ b થઈ ગયું તેથી હવે હું આ સપાટીઓને મેટ કરવા માંગુ છું તે સાથે આપણે જે કરવાનું છે તે OK મેટ પર ક્લિક કરો આ સપાટી અને આ સપાટીની આંતરિક જે આપણે મેટ કરવા માંગીએ છીએ તેથી આ એક આ ઓબ્જેક્ટ પર ખસી શકે છે હવે મારે શું કરવું છે તે આના પર લોક થયેલું હોવું જોઈએ તે હેતુ માટે અમે શું કરવા જઈ રહ્યા છીએ આ સપાટી અને આ સપાટીને મેટ કરો આ રીતે આપણે તે એસેમ્બલી ડ્રોઇંગ બનાવીએ છીએ હવે હું આ સપાટી પર સ્પર્શક જેવું કંઈક કરવા માંગું છું તે સપાટી પર રોલિંગ કરતું જ ફક્ત મને ગમે છે તે હેતુ માટે આપણે શું કરવાનું છે કદાચ ફરીથી પાર્ટ b દાખલ કરો આ એક પસંદ કરો તેથી આ તે ઓબ્જેક્ટ છે જે આપણી પાસે છે હવે હું આ સપાટીના સ્પર્શકને સિલિન્ડરની સાથે મેટ કરવા માંગું છું આ સિલિન્ડર છે પરંતુ માત્ર ટેન્જેન્ટ મારે જોઈએ છે OK ક્લિક કરો તેથી આ ઓબ્જેક્ટ હંમેશાં ગમે ત્યાં ખસેડી શકે છે પરંતુ તે હંમેશા તે સપાટી પર ટેન્જેન્ટ છે હું જે પણ કરું છું તે તે સપાટીની હંમેશાં ટેન્જેન્ટ છે હવે હું આ સપાટીને આ સપાટીથી લોક કરવા માંગું છું તેઓએ એકબીજાને સ્પર્શ કરવો જોઈએ તે હેતુ માટે આપણે શું કરવાનું છે એકવાર મેટ પર ક્લિક કર્યા પછી તે સપાટીને અને આ સપાટીને તમે જુઓ છો કે તે એક ઉપર એક પ્રકારની સપાટી છે આ કારણ છે કે તે આને પસંદ કરે છે હવે OK ક્લિક કરો એકવાર તે થઈ ગયા પછી જો તમે આ ઓબ્જેક્ટને ખસેડવા માંગતા હો તો તે સપાટી અને તે સપાટી પર ટેન્જેન્ટ ની દિશામાં જ ફેરવે છે આ રીતે આપણે સરળ એસેમ્બલી ડ્રોઇંગ બનાવીએ છીએ આવનાર ક્લાસમાં આપણે પાઈપો કેવી રીતે બનાવવી હોલો પાઈપો કેવી રીતે બનાવવી આ પાઈપો ઉપર થ્રેડ કેવી રીતે બનાવવી તે વિશે જાણીશું